તેથી તેનો અર્થ એ છે કે સામાન્ય સ્થિર સ્થિતિમાં પાવર સિસ્ટમનું નિયંત્રણ કરવું છે જેથી આખી માંગડીમાન્ડને પહોંચી વળવા માટે મેં હમણાં જ તમને કહ્યું ખરુ ને આગળ એ છે કે એક સાથે તમારા પાવર સિસ્ટમના દરેક નિયંત્રણ ક્ષેત્રે સિસ્ટમની ફ્રીકવંસીફ્રીકવંસીને નિયંત્રિત કરવામાં ભાગ લેવો જોઈએ કારણ કે તમારે ફ્રીકવંસી ને નિયંત્રિત કરવી પડશે હવે તેથી દરેક નિયંત્રણ ક્ષેત્રની જવાબદારીઓને નિયંત્રિત કરવા માટેના બે મૂળ આંતર ક્ષેત્ર તે ફક્ત એક મોટૂં છે તેથી મારી પાસે છે કે હું હમણાં જ સમજાવી રહ્યો છું કે શેડ્યૂલ પર સિસ્ટમ ફ્રીકવંસી ફ્રીકવંસીમાં તે યોગ્ય છે તે દરેક ક્ષેત્રમાં આપમેળે તેની જનરેશનને વ્યવસ્થિત કરવાની અપેક્ષા છે કે શેડ્યૂલ પર અન્ય ક્ષેત્રો સાથે તેની નેટ ટ્રાન્સફર જાળવી શકાય ત્યાં તેના પોતાના લોડ લોડ વધઘટફેરફારને શોષી લે છે તેથી જ્યાં સુધી બધા વિસ્તારો આમ કરે છે ત્યાં સુધી બધા ક્ષેત્રો માટે શેડ્યૂલ સિસ્ટમ ફ્રીક્વન્સીઝ તેમજ નેટ ઇન્ટરચેંજ શેડ્યૂલ જાળવવામાં આવે છે તેનો અર્થ એ કે ધારોકે તમારી પાસે છે ધારો કે તમારી પાસે 4 જુદા જુદા પાવર સિસ્ટમ ક્ષેત્ર છે તેથી દરેક ક્ષેત્રનો અન્ય વિસ્તાર સાથે થોડો સંપર્ક હોય છે જેમ કે આ ઘણી પાવરપાવરનો અર્થ હું સામાન્ય રીતે ખરેખર આ પ્રકારનો પાવર ખરીદી અને વેચી શકું છું તેથી તે તમારુ છે જેને તમે ક્ષેત્ર કહો છો તેઓ પાસે આ પ્રકારની ખરીદેલી અથવા વેચાણની પાવરપાવર છે કેટલાક વિસ્તાર કે જે તમે કહો છો તે જ છે તેથી જો આ કિસ્સામાં જો માની લો કે કોઈ ચોક્કસ સમયે જો હું આનું રેકોર્ડિંગ કરું છું ત્યારે સમય અહીં છે અને મારી ઘડિયાળની સામે તો આ સમયે બપોરે 12251225 pm વાગ્યા છે જો મારી પાસે આ થોડો પાવર છે તમે જાણો છો દરેક સાથે દરેકનો સંપર્ક કરો અને જો તે જ વસ્તુ બરાબર જાળવવામાં આવે તો શેડ્યૂલ મૂલ્યમાં પણ ફ્રીકવંસીફ્રીકવંસી જાળવવામાં આવે છે ખરુ ને તેથી જ્યાં સુધી તે જાળવવામાં આવે ત્યાં સુધી પરંતુ જો અચાનક માની લો કે અચાનક મારી પાસે જે કંઈ હતું તે તમે શેડ્યૂલ પાવર ફ્લો અને લોડ ડિમાન્ડને કહશો તો હું સંભવત રૂપે આ જાણું છું જો ધારી ન શકાય કે લોડ માંગમાં વધારો થાય છે અથવા ઘટાડો થયો છે અથવા કંઈક અલબત્ત સિસ્ટમમાં બન્યું છે સિસ્ટમ એક સ્થિર સિસ્ટમસ્ટેબલ સિસ્ટમ છે કોઈ ફોલ્ટખામી કંઇપણ આપણે કોઈ પણ અસામાન્ય સ્થિતિને ધ્યાનમાં લઈ રહ્યા નથી જેને આપણે ફક્ત સામાન્ય ઓપરેટિંગ શરતને જ માની રહ્યા છીએ બરાબર તેથી તે કિસ્સામાં તે શું થઈ શકે છે આને કારણે તમે જેને કહો છો તે વિવિધ વસ્તુઓ જે બીજી વસ્તુઓ લોડ કરે છે જેને તે જાણીતી છે તેથી આપણને બધો ટાઇ લાઇન પાવર ફ્લો પણ જાણીતો છે બરાબર પરંતુ જો ત્યાં કોઈ ફેરફાર થાય છે જો લોડમાં કોઈ ફેરફાર કરવામાં આવે છે તો પછી આ ફ્રીકવંસીફ્રીકવંસી શું થશે તે પણ જે આપેલ છે તેના શેડ્યૂલ મૂલ્ય પર રહેશે નહીં જે કંઇ તે જ આપવામાં આવે છે તે આ ટાઇ લાઈનમાં પાવર ફ્લો માટે છે તેથી તે કિસ્સામાં જે બનશે તે બીજું છે જ્યારે સિસ્ટમની ફ્રીકવંસી શેડ્યૂલથી બરાબર છે મારો અર્થ એ નથી કારણ કે એક અથવા વધુ ક્ષેત્રો આ નિયમનકારી જવાબદારીઓને પરિપૂર્ણ કરી રહ્યા નથી અન્ય ક્ષેત્રો આપમેળે તેમની સંબંધિત નેટ ટ્રાન્સફર શેડ્યૂલને પ્રમાણમાં સિસ્ટમ ફ્રીકવંસી ડેવીએશનમાં સ્થળાંતર કરવાની અપેક્ષા રાખે છે અને ખામીવાળા ક્ષેત્રોને સહાય કરવા અને સિસ્ટમની ફ્રીકવંસીને પુનર્સ્થાપિત કરવામાં મદદ કરવા માટેના ચોખ્ખી વિનિમય શેડ્યૂલના દરેક ક્ષેત્રની શિફ્ટ તેની ફ્રીકવંસી પૂર્વગ્રહ સેટિંગ દ્વારા પ્રોગ્રામ કરવામાં આવે છે જે તમારી પાસે છે તે આપણે પછીથી જોઇશું તે તમારા બીએફસી નોડ ડી વત્તા 1 ના છેદમાં r ફ્રીક્વન્સી રિસ્પોન્સ લાક્ષણિકતા જે B બરાબર આ ફ્રીક્વન્સી બાયસ સેટિંગ છે ખરુ ને તેથી આ વસ્તુની વિગતની વિગત તમારી આ બધી બાબતો વર્ગમાં થઈ શકતી નથી કારણ કે તમારી વર્ગખંડની કસરત સંબંધિત છે આપણે તે જોઇશું પરંતુ આ તમે જેની જવાબદારી નિયમન કરવાની જવાબદારી તમે કહો છો તે છે જેને તમે દરેક નિયંત્રણ ક્ષેત્રની જવાબદારીઓને નિયંત્રિત કરવા માટે મૂળભૂત આંતર વિસ્તારને કહો છો તેથી આ વિચાર છે તેથી અહીં આ બંને બાબતો જે પણ બતાવવામાં આવી છે તે બતાવી શકીએ નહીં કે તમે આ વસ્તુને તમે કઇ સાઇઝ તરીકે કહો છો તે સિવાય પરંતુ આપણે તે સમયે સિમ્યુલેશન અથવા કોડિંગ માટે જઈએ છીએ તે વસ્તુઓ ફક્ત સિમ્યુલેશન દ્વારા જ સરળતાથી ચકાસી શકાય છે આગળ હવે મેં તમને ઘણી વાર કહ્યું છે કે વિસ્તારો વચ્ચેની સહકારી સહાય એકબીજા સાથે જોડાયેલા ઓપરેશનની એક યોજના એ લાભ છે હવે આપણે એક ઉદાહરણ લઈશું આપણે ફરીથી તે બીજી વસ્તુ પર જઇશું જે બે ક્ષેત્ર મોડેલિંગ છે પરંતુ પહેલા આ ઉદાહરણ જુઓ 50 હર્ટ્ઝ પર 1260 મેગાવોટ 1260 મેગાવાટના કુલ લોડ તરીકે પાવર સિસ્ટમ આવર્તનફ્રીકવંસીના દરેક 1 ટકા ફેરફાર માટે લોડ 1 5 ટકા બદલાય છે કોઈ નંબર સ્પીડ કંટ્રોલ ન હોય તો 60 મેગાવાટનો લોડ અચાનક ટ્રિપ થઈ જાય ત્યારે સ્થિર સ્થિતી ફ્રીકવંસી વિચલન શોધો અને બીજી બાબત એ છે કે સિસ્ટમમાં આ ક્ષમતાના આધારે 5 ટકા નિયમન સાથે 500 મેગાવાટ megawatt ઉત્પાદન ક્ષમતામાં સમાનરૂપે 240 મેગાવાટ megawatt સ્પિનિંગ રિઝર્વ છે માની લો કે ગવર્નર ડેડ બેન્ડની અસર એવી છે કે ફક્ત 80 ટકા ગવર્નર સિસ્ટમ લોડ ઘટાડવામાં પ્રતિક્રિયા આપે છે બરાબર તેથી બાકીનો કુલ લોડ 1260 ઓછામાઈનસ 60 હશે કારણ કે તમારું અહીં એવું આપવામાં આવ્યું છે કે તમારું ત્યાં એક છે જેને તમે બોલો છો 1 ટકા બદલો જ્યારે અચાનક લોડ ટ્રિપ થાય છે બરાબર ત્યાં કોઈ ગતિ નથી અથવા આમાં કોઈ 1260 કુલ લોડ 1260 મેગાવાટ હતો અને 50 હર્ટ્ઝ લોડ પરની સિસ્ટમ દરેક 1 ટકા બદલાવ માટે 1 5 ટકા બદલાય છે જ્યારે 60 મેગાવાટનો લોડ અચાનક ટ્રિપ થઈ જાય ત્યારે આ સ્થિર સ્થિતી ફ્રીકવંસી વિચલન છે તેનો અર્થ એ કે તમારી શિફ્ટ નો અર્થ એ છે કે લોડ એ કંઈક આ રીતે બંધ કર્યો છે તેથી લોડ અલગ છે મતલબ કે ભારલોડ ઓછો થયો છે પ્રથમ વસ્તુ ત્યાં કોઈ ગતિ નથી તમારી ઝડપ નિયંત્રણ પ્રથમ એક અને બીજું એક છે જે સ્પિનિંગ રિઝર્વની 240 મેગાવોટ સિસ્ટમ છે સમાનરૂપે 500 મેગાવાટ ઉત્પાદન ક્ષમતામાં 5 ટકા નિયમન સાથે ફેલાય છે બરાબર તો તેના આધારે ગવર્નર ડેડ બેન્ડની અસર એવી છે કે સિસ્ટમ લોડ ઘટાડવાનો માત્ર 80 ટકા ગવર્નર રિસ્પોન્ડ આપે છે તેથી કુલ બાકીનો લોડ 1260 ઓછા માઈનસ 60 છે તેથી 1200 મેગાવાટ બરાબર આ એક બાકી લોડનો ડેમપીંગ કોન્સંટ ડી એ તમારા 1 5 ના છેદમાં 100 ગુણ્યા 1200 ના બરાબર છે કારણ કે તે આપવામાં આવેલ છે ફ્રીકવંસીના દરેક 1 ટકા ફેરફાર માટે લોડ 1 5 ટકા બદલાય છે તેથી આ 1 5 ના છેદમાં તમારુ તમે જેને કહો છો 100 ગુણ્યા 1200 ગુણ્યા 100 છેદમાં 50 ગુણ્યા 1 તમારુ આ બધું સરળ બનાવવા માટે છે તેથી મૂળભૂત રીતે તે 1 5 દ્વારા તમારી 1 ટકા ફ્રીકવંસી હશે તેથી હમણાં જ લખ્યું છે મારો અર્થ આ બધી બાબતોનો વિગતવાર છે તેથી આ પ્રકાર આ પ્રકારની સમસ્યાનો છે જે આપણે પહેલાં પણ જોયું છે તેથી તે હર્ટ્ઝ દીઠ 36 મેગાવાટ છે તેથી સંખ્યા એ સ્પીડ કંટ્રોલ વિનાની નો અર્થ એ છે કે સ્થિર સ્થિતી ફ્રીકવંસીમાં પરિણામી વધારો છે કારણ કે તમારા કોઈ સ્પીડ કંટ્રોલ વિનાની નો અર્થ એ છે કે સ્પીડ રેગ્યુલેશન પેરામીટર ત્યાં ન હતું તે ખરેખર એવું હતું કે તમે તમારા જેવું કંઈક હતું ઓહ જો તમે પૂછો તો જેમ કે તમે જાણો છો ઓપન લૂપ સિસ્ટમ કંઇક આવી તેથી તે કિસ્સામાં r શબ્દ ક્યારેય આવશે નહીં r શબ્દ ક્યારેય આવશે નહીં તેથી તે માઈનસ ડેલ્ટા પી એલ છેદમાં ડી હશે તેથી તે ઓછાના ઓછા 60 ના છેદમાં 36 હશે કારણ કે લોડ ઘટીને 60 મેગાવોટ થઈ ગયો છે તેથી જ આ બાદબાકી ચિહ્ન લેવામાં આવે છે તેનો અર્થ એ કે ઝડપ ફ્રીકવંસી વધશે ઝડપ વધશે તેથી તે ખરેખર 1 667 હર્ટ્ઝ છે અને બીજી વસ્તુ કુલ સ્પિનિંગ જનરેશન ક્ષમતા એ લોડ વત્તા રિઝર્વ બરાબર છે તે તમારા ધ્યાનમાં હોવું જોઈએ તેથી કુલ સ્પિનિંગ ઉત્પાદન ક્ષમતા એ લોડ વત્તા રિઝર્વ ની બરાબર છે તો 1260 વત્તા 240 કે જે 1500 મેગાવાટ બરાબર છે કારણ કે તે તમને આપવામાં આવે છે તે જાણો કે 240 મેગાવાટ સ્પિનિંગ રિઝર્વ તમારી સમાન ગતિમાં 500 મેગાવાટ જનરેશન ક્ષમતાની વચ્ચે છે તેથી કુલ સ્પિનિંગ ઉત્પાદન ક્ષમતા લોડ પ્લસ રિઝર્વ ની બરાબર છે તેથી લોડ એ 1260 વત્તા 240 છે તેથી 1500 મેગાવાટ તેથી નિયમનમાં ફાળો આપતું ઉત્પાદન ગર્વનર દ્વારા આપવામાં આવે છે તમારુ ગર્વનર આ બાબતને જવાબ આપી રહ્યું છે કે તમારું ગર્વનર ડેડ બેન્ડ એવું છે કે ડેડ બેન્ડ આમાં આવરી લેશે નહીં પરંતુ સંખ્યાત્મક 6 માટે આપણે આ લીધું છે ફક્ત 80 ટકા ગવર્નરો સિસ્ટમ લોડમાં ઘટાડો કરવા માટે રિસ્પોન્ડ કરે છે તેથી નિયમનમાં ફાળો આપતુ જનરેશન 0 8 છે કારણ કે 80 ટકા તે એટલે 0 8 છે જે 1500 સાથે ગુણાશે તેથી 1200 મેગાવાટ બરાબર હવે તે આપવામાં આવેલ 5 ટકાના નિયમનની સમસ્યા એ છે કે ફ્રીકવંસીમાં 5 ટકા ફેરફાર વીજળી ઉત્પાદનમાં 100 ટકા ફેરફારનું કારણ બને છે આર નિયમન પરિમાણ ની બરાબર છે તે 5 ટકા ગુણ્યા 50 ના છેદમાં 1200 છે બરાબર આ તમારું છે કારણ કે જનરેશન ફાળો નિયમન 1200 મેગાવાટ છે તેથી તે કિસ્સામાં આર એ 0 05 ગુણ્યા 50 ની બરાબર છે કે તે ફ્રીકવંસીના 5 ટકા કે મેગાવાટ માટે 50 હર્ટ્ઝ ના છેદમાં 1200 હર્ટ્ઝ છે તેથી જ તે આર ખરેખર મેગાવાટ દીઠ 1 ના છેદમાં 448 હર્ટ્ઝ બનશે આ ખરેખર મેગાવાટ દીઠ 480 હર્ટ્ઝ છે તેથી 1 ના છેદમાં આર બરાબર છે માફ કરશો તે છે તે ખરેખર 1 ના છેદમાં 448 ખરુ ને મેગાવાટ દીઠ હર્ટ્ઝ છે તેથી 1 ના છેદમાં આર બરાબર હર્ટ્ઝ દીઠ 480 મેગાવાટ બરાબર છે ફકત અરસપરસ તેથી સંયુક્ત સિસ્ટમ ફ્રીકવંસી પ્રતિભાવ લાક્ષણિકતા જે આપણે જાણીએ છીએ તેથી હમણાં જ આપણે D ની ગણતરી 36 કરી તે અહીં છે તે તમારી આ વસ્તુ છે અથવા ડી મૂલ્ય બરાબર ડી એ હર્ટ્ઝ દીઠ 36 મેગાવોટ છે અહીંયા તમે ગણતરી કરી છે ખરુ ને અને 1 ના છેદમાં આર એ હર્ટ્ઝ દીઠ 480 મેગાવાટ છે તેથી 36 વત્તા 480 તેથી હર્ટ્ઝ દીઠ 516 મેગાવાટ બરાબર સંયુક્ત સિસ્ટમ ફ્રીકવંસી પ્રતિસાદ લાક્ષણિકતા છે બરાબર હવે ફ્રીક્વન્સીઝ માં સ્થિર સ્થિતી વધારો તેથી બીટા આપણે 516 ગણતરી કરી છે તેથી hertz તેથી તમે જે જોયું તે એક વખત તમે જોશો ત્યાં કોઈ ગતિ નિયંત્રણ નથી તેથી તે કિસ્સામાં તે 1 667 હર્ટ્ઝ બરાબર હતું જ્યારે તમે તે સમયે બધી બાબતોને ધ્યાનમાં લો ત્યારે તે 0 1162 હર્ટ્ઝ બરાબર છે તેથી આ બીજી સમસ્યા છે તેથી ઉદાહરણ 3 200 MVA જનરેટર એ 60 હર્ટ્ઝની ફ્રીકવંસી પર સંપૂર્ણ લોડ પર કાર્ય કરે છે ગવર્નર સિસ્ટમમાં ટાઇમ લેગસમયાન્તર ને લીધે અચાનક 20 મેગાવાટનો ભારલોડ ઓછો થઈ ગયો છે સ્ટીમ વાલ્વ 0 22 સેકન્ડ પછી બંધ થવાનું શરૂ થાય છે આપેલ સમયગાળામાં આવર્તનમાં ફેરફાર નક્કી કરો કે આપેલ એચ દીઠ 10 કિલોવોટ સેકન્ડ પ્રતિ કે વી એ છે એનો અર્થ એ કે એચ 10 સેકંડની બરાબર છે કારણ કે કિલોવોટ અને કે વી એ તે પરિમાણ વગરનું હશે કિલોવોટ ના છેદમાં કે એ હશે નહીં તો કિલોવોટ ના છેદમાં કે એ નો અર્થ છે કે તે એક પરિમાણરહીત જથ્થો છે માત્ર બીજું બાકી છે એચ ખરેખર કંઈ નહીં પરંતુ 10 સેકન્ડ જો તે આપવામાં આવે તો પણ વાંધો નથી તે જનરેટર ઉત્પન્ન કરવાની ક્ષમતાના 10 સેકન્ડ બરાબર છે તેથી તમારે ફ્રીકવંસી પરિવર્તન શોધવું પડશે જે આ સમયમાં થાય છે અને આ આપેલ ડેટા છે તેથી સંગ્રહિત ગતિપાવર તમે જાણો છો કે 10 ગુણ્યા 200 ગુણ્યા 1000 કિલોવોટ સેકંડ તે આપવામાં આવ્યું હતું કે તે 60 હર્ટ્ઝની ફ્રીકવંસી પર ફુલ લોડ પર જનરેટર ઓપરેશન 200 એમ a છે ગવર્નર સિસ્ટમમાં ટાઇમ લેગસમયાન્તરના કારણે અચાનક 20 મેગાવાટનો ભાર ઘટાડો થયો છે તેથી આ બધું તમારુ તમે કિલોવોટ સેકંડ કહો છો તેમાં રૂપાંતરિત થાય છે તેથી તે 10 ગુણ્યા 200 ગુણ્યા 1000 એ કિલોવોટ સેકન્ડ બરાબર છે સંગ્રહિત ગતિપાવર તે 2 ગુણ્યા 10 ની ઘાત 6 કિલોવોટ સેકન્ડ ની બરાબર છે તેથી બીજી વસ્તુ તમારી આ વસ્તુ છે જેને તમે કહો છો જો સ્ટીમ વાલ્વ બંધ કરવાનું શરૂ કરે તે પહેલાં જનરેટરમાં વધારે પાવર ઇનપુટ 20 મેગાવાટ ની નજીક તેથી આ છે કે અહીં 20 મેગાવોટ ડેટા આપવામાં આવ્યો છે તેથી 0 22 સેકન્ડમાં ફરતા ભાગો માટે વધારે એનર્જી ઇનપુટ એ 20 ગુણ્યા 1000 છે તેથી કિલોવોટમાં 0 22 માં રૂપાંતરિત તેથી 4400 kilowatt second બરાબર તેથી સંગ્રહિત ગતિપાવર એ ફ્રીકવંસીના વર્ગના પ્રમાણસર છે તેથી 0 22 સેકન્ડના અંતે ફ્રીકવંસી Hertzહર્ટ્ઝ હશે કારણ કે તે કહેવામાં આવે છે તે તમારો ફ્રીક્વન્સી વર્ગ છે જેને તમે ફ્રીકવંસીના વર્ગના સમાન પ્રમાણમાં ગતિપાવર કહો છો તેથી આના અંતમાં ફ્રીકવંસી તે આ 60 ગુણ્યા ભાગ્યા 60 એ ફ્રીકવંસી બરાબર છે તેથી તે ખરેખર 60 066 હર્ટ્ઝ બરાબર આવી રહ્યું છે તેથી આ તમારો વિચાર છે બરાબર તેથી આ તે ખરેખર છે જે તમે તમારા માટે લો છો ત્યાં કોઈ મૂંઝવણ ન હોવી જોઈએ જે તમે 200 મેગાવોટ જનરેટર લેતા હોવ તેથી જેમ કે આ 200 ગુણ્યા 1000 કિલોવોટ બરાબર છે અને H ને 10 સેકન્ડ એચ 10 સેકન્ડ આપવામાં આવેલ છે તેથી તે PR ગુણ્યા H છે તેથી રેટેડ ક્ષમતા ખરેખર તે રેટેડ ક્ષમતા છે બરાબર તેથી તમે આ 200 મેગાવાટ એમવીએ નહીં તેથી તે 10 ગુણ્યા 200 ગુણ્યા 1000 કિલોવોટ સેકંડ છે તેથી આ એક સરળ વસ્તુ છે મારો અર્થ છે જ્યાં સુધી તમે જેને આ સમસ્યા કહેશો તે સંબંધિત છે તેથી ફ્રીકવંસી આ 60 066 હર્ટ્ઝ બરાબર છે તમારી નજીવી ફ્રીકવંસીથી સહેજ ઉપર તેથી વધુ સમસ્યાઓ આપણે જોઈશું કે પહેલા મને આ પ્રકરણ સમાપ્ત કરવા દો પછી 3 4 સમસ્યાઓ હું તમારા માટે લઈશ બરાબર તેથી આગળ એક એ બે ક્ષેત્રની એકબીજા સાથે જોડાયેલ પાવર સિસ્ટમનો એલ ધારો કે તમારી પાસે બે ક્ષેત્ર એકબીજા સાથે જોડાયેલ પાવર સિસ્ટમ છે તેથી આ કિસ્સામાં મેં ફક્ત તમને કહ્યું હતું કે ધારો કે આ ક્ષેત્ર એક છે આ ક્ષેત્ર બે છે અને નિયંત્રણ ક્ષેત્ર શું છે હું કહીશ કે તે ટાઇ લાઇન છે ટાઇ લાઈન કંઈ નથી પરંતુ જ્યારે મારે ત્રણ ફેઝની ટાઇ લાઈનો કેહવી પડશે અને માં વાસ્તવિક પાવરનો પ્રવાહ આપણી રુચિ વાસ્તવિક પાવરમાં છે આપણે પછીથી ધારીશું આપણે જોઇશું કે પ્રતિકારરેઝિસ્ટંસ આ ટાઇ લાઈન માં ઓછો છે મારો મતલબ રિએક્ટન્સની તુલનામાં નહિવત્ છે તેથી પ્રતિકારરેઝિસ્ટંસ ભાગની અવગણના થશે બરાબર તેથી વાસ્તવિક પાવરની દ્રષ્ટિએ આ એક વાસ્તવિક પાવર ની રેટેડ ક્ષેત્રની ક્ષમતા આ એકની રેટેડ ક્ષેત્રની ક્ષમતા છે બરાબર અને આ બે પાવર સિસ્ટમ ખરેખર એકબીજા સાથે જોડાયેલા ક્ષેત્ર એક અને ક્ષેત્ર બે છે તેથી તે બે ક્ષેત્રની એકબીજા સાથે જોડાયેલ પાવર સિસ્ટમનો એલ એફ સી છે તેથી આકૃતિ 17 આ આકૃતિ 17 છે તે ટાઇ લાઇન દ્વારા એકબીજા સાથે જોડાયેલ બે ક્ષેત્ર પાવર સિસ્ટમ બતાવે છે માની લો કે ટાઇ લાઇન રેઝિસ્ટન્સ નહિવત છે આપણે ટાઇ લાઇન રેઝિસ્ટન્સને માની રહ્યા નથી બરાબર તેથી આ જેવું આ એક યોજનાકીય આકૃતિ છે આ એક આપણે થોડૂં વધુ સારી રીતે લખી શકીએ છીએ માની લો કે જો એ ક્ષેત્ર એકની રેટેડ ક્ષમતા છે અને એ ક્ષેત્ર બેની રેટેડ ક્ષમતા છે તો હવે આ બાજુથી બાર બાર ત્યાં છે બરાબર આ એક છે આ બે છે આ ટાઇ લાઇન કરંટ એકથી બે વહેતો હોય છે ઉદાહરણ તરીકે કહો કે કરંટ 1 થી 2 વહેતો હોય છે તે બે થી એક પણ હોઈ શકે છે ખરુ ને બસ આપણે અહીં જે લીધો છે તે કરંટ છે આ ટાઇ લાઇનનો પ્રતિકારરેઝિસ્ટંસ તે ટાઇ લાઇનનો અર્થ એ છે કે તમે સંતુલન માની રહ્યા છો અને તે ત્રણ ફેઝની ટ્રાન્સમિશન લાઇન છે અને તમે જાણો છો કે ટ્રાન્સમિશન લાઇન રેઝિસ્ટન્સ એ રિએક્ટન્સ કરતાં ઘણો ઓછો છે તેથી આર અવગણવામાં આવે છે પરંતુ જો તમે ધ્યાનમાં લો કે r મોડેલ પણ વિકસિત થઈ શકે છે તો હું તમને જણાવી દઉં કે તમે પણ ધ્યાનમાં લો તેથી તે કિસ્સામાં જે પણ મોડેલ તમને થોડું અલગ બતાવશે પરંતુ આ કોર્સમાં તે ધ્યાનમાં લઇશું નહીં અને બીજી બાબત એ છે કે તમે વિચાર્યું કે તરત તમને જવાબ મળશે તે થોડું વધુ યોગ્ય છે અને તમારા માટે તમે જે દ્રષ્ટિએ સેટલીંગ ટાઇમ કહો કારણ કે જલદી તમે લાઇનમાં આર રેઝિસ્ટંસને ધ્યાનમાં લો અને તમે જાણો છો કે પ્રતિકાર ખરેખર ડેમપીંગ ઉમેરે છે તમે છો તમે પ્રતિકાર r ને ધ્યાનમાં નહીં લો તેથી આ કિસ્સામાં આ કિસ્સામાં માની લો કે અહીં લોડ ત્યાં હોઇ શકે છે હું નહીં હું એ અહીં બતાવ્યું નથી પરંતુ અહીં લોડ છે અહીં લોડ છે બરાબર કોઈપણ રીતે આ બસ બાર વોલ્ટેજ એ છે અને તે બસ બાર વોલ્ટેજની કિંમત છે તેથી અને આ અને આ પાવર આ બિંદુએ થી આ બિંદુમાં આવી રહયો છે તે પ્રારંભિક રૂપે છે બરાબર તે છે તે શિડ્લ્યુડ પાવર છે જે શરૂઆતમાં છે બરાબર તમારો રીઅલ પાવર 1 થી 2 સુધી વહેતો હોય છે અને આ દિશામાં રિએકટીવ પાવર છે કહો કે 1 થી 2 જો તે ન હોય તો તે તેનાથી વિરુદ્ધ થશે રેઝિસ્ટંસ ને અવગણવામાં આવે છે તેથી તમારી આકૃતિમાંથી આ તમારી આકૃતિ 17 છે બરાબર તેથી તમે જાણો છો કે લોડ ફ્લો સ્ટડીથી તમે સામાન્ય રીતે જાણો છો તેથી સમાન સમીકરણ આપણે અહીં લખશું એટલે કે નજીવા મૂલ્ય અથવા શિડ્યુલ મૂલ્ય માં બરાબર માઈનસ એ ના બરાબર છે કારણ કે આ કરંટ વહે છે આ છે અને આ એક વોલ્ટેજ તમારો ખરેખર સામાન્ય રીતે ફેઝર કવોંટીટી છે તેથી આ સમીકરણ A છે મેં આ સમીકરણ A આપ્યું છે હવે કરંટ આ છેડેથી આ છેડે સુધી વહે છે છે r ને અવગણવામાં આવે છે r12 ને અવગણવામાં આવે છે તેનો અર્થ છે તો આ સમીકરણ બી છે સમીકરણ A અને B માંથી આપણને મળે છે તેથી સમીકરણ એ અને બી શું તે આપણે મેળવીશું પછી તમે અંશ અને છેદ શું કરો છો તે તમે જાણો છો કે તમારે તેને જે દ્વારા ગુણાકાર કરવો પડશે અને પછી તમે વાસ્તવિકરીઅલ અને કાલ્પનિકઇમેજનરી ભાગને અલગ કરો તેથી આપણે તે કરીશું અથવા તમે અંશ અને છેદ નો j દ્વારા ગુણાકાર કરો તેથી આ સમીકરણ સી છે આપણી વસ્તુ ક્યૂ ફ્લો નથી અથવા કદાચ ફક્ત વાસ્તવિક પાવરનો પ્રવાહ છે તેથી અને આ સમીકરણ D છે હવે આ તે નોમીનલ પાવર ફ્લો છે એનો અર્થ એ કે જે તે વહે છે તે છે બરાબર આ પાવર ક્યૂ છે આપણને રસ નથી આપણો રસ ફક્ત વાસ્તવિક પાવર જ છે અને મને એક વાત તમને કહેવા દો કે લાઇન રેઝિસ્ટન્સ અવગણવામાં આવે છે તેનો અર્થ એ કે અહીં જે પણ પાવર છે તેથી એમ ધારીએ કે પાવર જે અહીં આ દિશામાં વહી રહયો છે તે અહીં છે તે અહીં સમાન હશે કારણ કે લાઇન એ લોસલેસ ધારેલ છે જો લાઈન એ લોસી લાઈન છે મારો મતલબ કે જો તમે r ને ધ્યાનમાં લો તો જે પણ પાવરpower અહીં હશે તે સમાન પાવર નહીં થાય અહીં પાવર કારણ કે તે લોસ ત્યાં હશે તે પાવર પ્રવાહની દિશા અનુસાર હશે કે આ નુકસાનલોસ ઉમેરવો પડશે અથવા જેને તમે કહો છો તે થી આ મૂલ્યથી બાદ કરવું પડશે પરંતુ આ કિસ્સામાં પ્રતિકારરેઝિસ્ટંસ r આ લાઇન માટે અવગણવામાં આવે છે તેથી ત્યાં જે પણ પાવર હશે અહીં સમાન હશે મને લાગે છે કે તે તમને સમજી શકાય તેવું છે તેથી આ કિસ્સામાં તમારો એ આના સમાન છે તેથી આગળ આપણે શું કરશું ધારો કે લોડમાં કંઇક ડિસ્ટર્બન્સ છે ત્યાં થોડો લોડ ડિસ્ટર્બન્સ છે કારણ કે લોડ અહીં છે મેં આકૃતિમાં બતાવ્યું નથી પરંતુ લોડ અહીં છે લોડ અહીં છે ઉદાહરણ તરીકે હું તેને અહીં બનાવું છું ધારો કે લોડ અહીં છે લોડ અહીં છે લોડ અહીં છે તેથી તે કિસ્સામાં તમારો જેને તમે આ બાજુ અને આ બાજુ કહો છો તો ધારો કે લોડમાં કંઇક ડિસ્ટર્બન્સ છે તે બંનેમાંથી કોઈ એક વિસ્તારનો હોઈ શકે જો લોડ ડિસ્ટર્બન હોય તો શું થશે પછી ટાઈ લાઇન પાવર ફ્લોમાં પરિવર્તન આવશે ત્યાં વોલ્ટેજ એંગલમાં પણ પરિવર્તન આવશે પરંતુ એક વાસ્તવિક પાવર બદલાવમાં આપણે લોડને વાસ્તવિક પાવર પરિવર્તન માની રહ્યા છીએ અને અગાઉ તમે કહ્યુ હતુ કે રીઅલ પાવરમાં ફેરફાર ત્યારબાદ ફ્રીકવંસી તેથી વોલ્ટેજ એંગલ બદલાશે બરાબર બદલાશે પરંતુ સવાલ એ છે કે વોલ્ટેજ કિંમત બદલાશે નહીં તે એ જતે જ રહેશે તેથી આના આધારે તેના આધારે આપણી આ ફિલસૂફી બરાબર છે કે આપણે શું કરી શકીએ હવે માની લો કે જો કોઈ લોડ ડિસ્ટર્બન ક્યાં તો બંને ભાગોમાં અથવા બંને વિસ્તારમાં છે મારો અર્થ છે કે આ ટર્મિનલ અહીં હોઈ શકે છે અથવા કદાચ અહીં અથવા બંને વિસ્તાર એક સાથે હોઈ શકે છે તે થઈ શકે છે ખરુ ને તેથી તે સ્થિતિમાં એંગલસખૂણાઓ અને બદલાશે કારણ કે વાસ્તવિક પાવર બદલાતા આપણે લોડ ડિસ્ટર્બન્સ માની રહ્યા છીએ એટલે કે જો તમે આ કિસ્સામાં માત્ર વાસ્તવિક પાવર નહીં કે રિએક્ટિવ પાવર ધારી રહ્યા છો તો ધારો કે વાસ્તવિક પાવર બદલાય છે વાસ્તવિકતામાં બંને બદલાઇ શકે છે પરંતુ આપણે નાના ખિન્નતાને ફક્ત વાસ્તવિક પાવર પરિવર્તન માની રહ્યા છીએ તે કિસ્સામાં અને પણ બદલાશે પ્રથમ ટાઇ લાઇન પાવર ફ્લો મેં તમને આ અગાઉ કહ્યું હતું તે શેડ્યૂલ પાવર ફ્લો હતો હવે તે તેના વાસ્તવિક મૂલ્યથી વિચલિત થઈ જશે કારણ કે અગાઉ થોડો લોડ હતો ત્યાં થોડો લોડ હતો ત્યાં કોઈ પાવર ટાઇ લાઇન તરફ વહી રહ્યૌ હતો પરંતુ લોડ વિક્ષેપ થતાંની સાથે જ આ ટાઇ લાઇન પાવર પ્રવાહ પણ તે અને સાથે બદલાશે કારણ કે અને એ આ ફ્રીકવંસી સાથે સંબંધિત છે આ અગાઉ તમે જેને તમે કહો છો તે મેં તમને ઘણી વાર કહ્યું તેથી અને પછીથી આપણે જોઈશું કે તે ફ્રીકવંસી સાથે કેવી રીતે સંબંધિત હોઈ શકે છે પાછળથી આપણે જોઇશું બરાબર તેથી આ બદલાશે જો તે છે તો ઉપરના ફેરફારોમાં નાના ફેરફારો જો તે છે તેનો અર્થ એ કે હવે નવા મૂલ્યો આ નવા મૂલ્યો છે એનો અર્થ એ છે કે આ સમીકરણ ડી માંથી એક છે કે અગાઉ આપણે આ લખી રહ્યા છીએ કે તમને જે કંઇ મળ્યું તે જે તમને મળે તે પરંતુ આ લોડ ફેરફારોને કારણે હવે નવું મૂલ્ય તે બની ગયું છે કારણ કે V1 V2 આ સમીકરણઇ ને અસર કરશે નહીં કારણ કે આ નવા મૂલ્ય છે કારણકે તમારા લોડ બદલાવાથી જેને તમે કહો છો તેથી હવે શરૂઆતમાં તે હતો હવેબદલાવાના કારણે આ છે તે જ રીતે શરૂઆતમાં તે હતો પરંતુ આ બદલાવને કારણે બરાબર શરૂઆતમાં હવે આ લોડ ડિસ્ટર્બનસને કારણે તે થયું છે આ બધી વસ્તુ સીધી પર્ટમેટ્યુલેશન લેવાને બદલે મેં જે કર્યું છે તે સમજવા માટે મેં તેને આ પ્રકારની વિગતો બનાવી છે કે જે તમે અહીં મૂકો છો તે આ બધી બાબતોને સમજી શકાશે આ સમીકરણમાં મૂકી દો તેનો અર્થ એ કે તમે અવેજી કરો તમે અવેજી કરો અને તમે તેને અહીં મૂકશો તમે તેને અહીં મુકો છો પછી તમે લખી શકો છો અથવા તમે લખી શકો છો ડાબી બાજુ સમાન હશે એટલે કે તો તે તમારું sin ab સૂત્ર છે તેથી sin a cos b cos a sin b આ રીતે તમે લખો છો ખરુ ને તેથી તે આ સમીકરણ F છે હવે તમારે થોડી સરળ ધારણા કરવી પડશે ધારણાઓ કે જે ખૂબ જ નાનો છે બરાબર તેથી આપણે પછી લખી શકીએ છીએ અને તમે નાના થીટા માટે જાણો છો જો થેટા ખૂબ જ નાનો છે તો sin thetaસાઇન થેટા જે થેટા સમાન છે તે આપણે લખી શકીએ બરાબર તેથી અહીં આ 2 માન્યતાઓ છે બરાબર કારણ કે આપણો ઉદ્દેશ એ છે કે આપણે તેને એક રેખીય મોડેલલીનરાઇઝ્ડ મોડેલ બનાવવું જોઈએ તેથી પછી અહીં તમે આ અને મૂકો તે આ બધું અહીં મૂકો જો તમે કરો તેથી તેથી બંને બાજુ રદ કરવામાં આવશે અને આપણને નાની કલ્પના પ્રાપ્ત થશે નું એક્સપ્રેશન એ આ એકની સમાન છે આ એક આ એક તે રદ થશે ખરુ ને તેનો અર્થ આગળ બંને બાજુ છે કારણ કે આ પાવર ફ્લો 1 થી 2 માં છે તેથી બંને બાજુ તમે શું કરી શકો છો તે છે પર ક્ષેત્રની તમારી રેટેડ ક્ષમતા તેથી બંને બાજુઓ કે તમારી આ વસ્તુ 1 થી 2 માંથી પાવર વહી રહયો છે અને આ બાજુની રેટેડ ક્ષમતા છે તેથી બંને બાજુઓ જ્યારે તમે દ્વારા વિભાજીત કરશો તો અથવા આ એક યુનિટ દીઠ માં રૂપાંતરિત થાય છે આ સમીકરણ 23 છે